તેથી ફક્ત આનો એક નજર જુઓ કે આ તબક્કો એ તબક્કો બી તબક્કો સીλaλb માટે ફ્લક્સ લિંક્સેસ 0 4605 ની બરાબર છે આ આખા મેટ્રિક્સમાં Ia Ib Ic આ સમીકરણ 63 છે તેથી સપ્રમાણતાવાળા ઇન્ડક્ટન્સ મેટ્રિક્સ L જમણી દ્વારા આપવામાં આવે છે તેથી ફક્ત આ અભિવ્યક્તિ દ્વારા તેને પકડી રાખો L 0 4605 ની બરાબર છે પછી તેમને મિલિ હેનરીમાં પ્રતિ કિલોમીટરમાં મેટ્રિક્સ સ્વરૂપમાં મૂકો હવે સંદર્ભ માટે I સંતુલન 3 તબક્કાના પ્રવાહો માટે આ I સંદર્ભ તરીકે છું I a I b I c છું તેઓ 120 ડિગ્રી તબક્કાના પાળી તફાવત છે તેથી આલ્ફા 1 એંગલ 120 ડિગ્રી છે તેથી આલ્ફા ચોરસ 1 કોણ 240 અને આલ્ફા સમઘન 1 બરાબર હશે તમે આ જાણો છો તેથી અમે લખી શકીએ છીએ કે I c બરાબર છે તે ખરેખર I 120 ડિગ્રી દ્વારા આગળ છે તેથી I c આલ્ફા I ની બરાબર છે કે આ એક જ છે અને I ખરેખર I ને 240 ડિગ્રી દ્વારા અગ્રણી કરું છું જે તમારા આલ્ફા સ્ક્વેર છે તેથી I b આલ્ફા ચોરસ બરાબર છે I આ સમકક્ષ 65 છે તેથી I b I c માટે આ અભિવ્યક્તિ જો તમે અહીં અવેજી કરો છો જો તમે આ સમીકરણનો વિકલ્પ બદલો છો તો તમે અહીં અવેજી કરશો તો હું પકડી શકું છું I b માટે અભિવ્યક્તિ કરું છું હું સમજી શકું છુંપછી આપણે આપણને તે મળશે 63 અને 65 સમીકરણનો ઉપયોગ કરીને લખવું તેથી આપણને જે મળશે તે L a બરાબરλa Ia મળશે 0 4605 લોગ 1 પર r વત્તા આલ્ફા ચોરસ log 1 પર D ab વત્તા આલ્ફા log 1 D ca પર આ સમીકરણ છે એ જ રીતેλb Lb બરાબર છે L b બરાબરλb ઉપર I b બરાબર છે 0 4605 પછી આલ્ફા log ૧ માં D ab વત્તા લોગ ૧ પર D પર વત્તા આલ્ફા ચોરસ લોગ ૧ D bc પર આ સમીકરણ 67 પછી LC બરાબરλcબરાબરI c ઉપર 0 4605 બરાબર આલ્ફા ચોરસ log 1 માં D c પ્લસ આલ્ફા લોગ 1 પર D bc વત્તા લોગ 1 પર r આ સમીકરણ 68 છે તેથી સમીકરણ 66 67 68 બતાવે છે કે આ રજૂઆત L a L b L c વાસ્તવિક જથ્થો યોગ્ય નથી કે જે સમાન નથી પછી પ્રથમ વસ્તુ તેઓ સમાવેલા પરસ્પર ઇન્ડક્ટન્સને કારણે સમાન નથી કારણ કે તેમાં કાલ્પનિક ભાગો શામેલ છે તેથી આ વાસ્તવિક માત્રામાં યોગ્ય નથી તેથી તેનો અર્થ એ કે બધા L a L b L c તેઓ અલગ હશે તેથી તબક્કાના ઇન્ડક્શનને તબક્કા a તબક્કા b તબક્કા c અથવા વધુ અથવા ઓછા સમાન બનાવવા માટે અમે ટ્રાન્સમિશન લાઇન માટેની પદ્ધતિ માટે જઈએ છીએ જેને ટ્રાન્સપોઝ ટ્રાન્સમિશન લાઇનને જમણું કહે છે તેથી માની લો કે તમારી પાસે કંડક્ટર છે ધારો કે આ રીતે આ રીતે ત્રિકોણાકાર ગોઠવણી લેવામાં આવી છે m કહો કે આ a છે આ b છે અને આ c તબક્કો છે કંડક્ટર તબક્કામાં તે I એક તબક્કો b છે તે I b અને તબક્કો c છે તે વર્તમાન I c અંતરના તબક્કે a અને b ની જેમ સામાન્ય રીતે તે D ab છે તબક્કા b અને c વચ્ચે તે D bc છે અને a અને c ની વચ્ચે આપણે D ca લખતા હતા હવે તે છે કે ટ્રાન્સમિશન ચક્ર 3 ફેઝ લાઇનનું ચક્ર આ વિભાગ 1 છે આ વિભાગ 2 છે અને આ વિભાગ 3 છે હવે શું થશે કે તમે દાખલા તરીકે લો તમે પ્રથમ લો આ કંડક્ટર a આ કંડક્ટર b છે કંડક્ટર c તેથી પ્રથમ વિભાગ 1 ધ્યાનમાં લો તેથી આ કંડક્ટર a કંડક્ટર b અને કંડક્ટર c વર્તમાન તરીકે કંડક્ટર I a કંડક્ટર b I b દ્વારા અને કંડક્ટર c I c દ્વારા હવે શું થશે વિભાગ 1 નું આ પ્રથમ છે હવે પછીનાં વિભાગમાં કહીએ છીએ કે આપણે તેને વિભાગ 2 શું બનાવીએ છીએ કે તે ચક્રીય ક્રમમાં હશે તે જ યોગ્ય છેતેનો અર્થ એ કે કંડક્ટર a માની લો કે તે અહીં હશે પરંતુ તેના બદલે તે કંડક્ટરની સ્થિતિ પર કબજો કરે છે bબરાબર તેથી તે અહીં કંડક્ટર યોગ્ય છે અને તે જ રીતે આવે છે જો આપણે ટ્રાન્સપોઝિશન કંડક્ટર ન લઈએ તો એ અહીં કલમ માં પણ હોવું જોઈએ પરંતુ આખરે તે કંડક્ટર c ની સ્થિતિ લઈ રહ્યો છે તેથી વાહક એક વાહક એતેનો અર્થ એ કે 3 જુદા જુદા વિભાગમાં જેનો અર્થ 1 ચક્ર છે કારણ કે 3 તબક્કાઓ તેથી તેથી તે બદલાઇ રહ્યું છે તે છે સંદર્ભિત સમય 0536 કંડક્ટરની સ્થિતિ બદલાઈ રહી છે તેથી તે a b c છે હવે જો તમે આની જેમ લેશો તો માનો કે તે a છે તે b છે અને તે તમારું છે તે c છે તો આ તમારું છે આ abc છે આ a છે આ b છે આ c છે હવે પછીના વિભાગમાં કંડક્ટરની સ્થિતિ ખરેખર બદલાઈ ગઈ છેતેનો અર્થ એ કે તે ફરીથી શું થશે તે હું તમારા માટે દોરું છું તેથી કહો કે આ અહીં છે હવે તમે તેને ઘડિયાળની દિશામાં ફેરવો તેથી આ c છે કે શરૂઆતમાં તે c હતું c એ ની સ્થિતિ પર કબજો કરે છે તેથી તે અહીં આવી રહ્યું છે c એ કબજે કરેલી સ્થિતિ છે b તેથી તે અહીં જઇ રહ્યું છે અને b તેની સ્થિતિ પર કબજો કરી રહ્યો છે જેને તમે c નીસ્થિતિકહો છો તો અહીં તે b છે તેથી તેનો અર્થ એ છે કે તમે ઘડિયાળની દિશામાં ઘડિયાળની દિશામાં જમણે ઘડિયાળની દિશામાં જાઓ તેથી હવે પછીનો વિભાગ તે આવે છે c a b તે જ રીતે છેલ્લા એક માટે તમે તેને ફેરવો છો આ તમારા 3 વાહક જેવા વાહક છે તેથી b અહીં આવશે તે સ્થાન પર કબજો કરશે તે b આવી રહ્યું છે અહીં હશે c અહીં હતો હવે c અહીં હશે હવે એ અહીં હતો હવે પછીનું b સ્થાન લેશેતેનો અર્થ એ કે તે ઘડિયાળની દિશામાં ફરી તમને આવશે જેને તમે bca કરો છો તે અહીંથી શરૂ થઈ રહ્યું છે તે અહીંથી શરૂ થઈ રહ્યું છે તે bca જુઓ કે તે bca છે તેથી abc આ અહીંથી શરૂ થાય છે abc આગામી ફક્ત હોઈ c ની સ્થિતિ પર કબજો છે a એક c તેની સ્થિતિ પર કબજો કરવામાં આવે છે ખ તેની સ્થિતિ પર કબજો છે તમે શું તમે તે સી કૉલઓ પોઝિશન બી અહીં આવી રહ્યું છે કે અહીંથી શરૂ થવું માત્ર કેબ કેબ તે જ રીતે ત્રીજો પણ તે બી તેથી આ તે છે જેને તમે કન્ડક્ટર તરીકે કહો છો તેના સ્થાનાંતરણને કહેવામાં આવે છે અને તે છે અને જો તમે કહો છો કે તે વાસ્તવિકતામાં નિયમિત અંતરાલ પર છે જો તે નિયમિત અંતરાલ હોય તો સરેરાશ ઇન્ડક્ટન્સ વધુ કે ઓછા સમાન હશે હવે શું થઈ રહ્યું છે કે અસમપ્રમાણતાવાળા અંતર તબક્કાના ઇન્ડક્શનના જટિલ મૂલ્યો આપે છે તેથી જે આપણે હમણાં જોયું છે જે પાવર સિસ્ટમના અભ્યાસને મુશ્કેલ બનાવતું નથીજો કે એક સારા માર્ગમાં પ્રદેશ સપ્રમાણતા રહેવાનો અને નિયમિત અંતરાલો પર વાહકની સ્થિતિની આપ લે કરીને આ તબક્કે મોડેલ મેળવવાનો એક રસ્તો છે કે આ વાહક દરેક અન્ય વાહકની તમારી મૂળ સ્થિતિને યોગ્ય રીતે રોકે છે તેથી આ રીતે આપણે ટ્રાન્સપોઝિશન માટે જઈશું જેમ કે 1 ચક્રતેનો અર્થ એ કે આ એક વિભાગ આ એક અને આ એક વિભાગ તેથી તે કિસ્સામાં શું થશે કે વાહકની સ્થિતિના આવા વિનિમયને સ્થાનાંતરણ યોગ્ય કહેવામાં આવે છે તેથી ટ્રાન્સપોઝિશન સામાન્ય રીતે સ્વિચિંગ સ્ટેશનો પર કરવામાં આવે છે જ્યારેતેનો અર્થ છે તેનું સબસ્ટેશન બરાબર છે તેથી આકૃતિ 9 માં સંપૂર્ણ ચક્ર બતાવવામાં આવ્યું છે આકૃતિ 9 નો અર્થ આ એક છે આ તે આ છે આ આકૃતિ 9 આકૃતિ 9 હમણાં મેં સમજાવી આ આકૃતિ 9 છે તેથી આ ગોઠવણ પ્રત્યેક વાહકને ટ્રાન્સપોઝિશન ચક્ર પર સમાન સરેરાશ ઇન્ડક્ટન્સનું કારણ બને છે કારણ કે અમારી પાસે પ્રત્યેક 3 વિભાગમાં વાહક છે અથવા જે સ્થિતિમાં છે તે વાહક બદલાઇ રહ્યો છે તેથી અપેક્ષા રાખવામાં આવે છે કે સરેરાશ 3 વર્ષ માટે સરેરાશ ઇન્ડક્ટન્સ સમાન રહેશે તેથી સરેરાશ સરેરાશ પ્રારંભ થશે એલ એક તૃતીયાંશ બરાબર છે પછી L પ્લસ L b પ્લસ L c આનું સમીકરણ જમણું તેથી અથવા L 0 4605 લોગ D m D મિલિહેનરી પર કિલોમીટર જેટલું છે આ સમીકરણ 70 છે જ્યાં આ બધી બાબતો આપણે જ્યાં D m બરાબર D બીસી માં D સી સી માં D સી સી માં એક તૃતીયાંશ શક્તિ છે અને D અહીં માત્ર ર ની બરાબર છે તે કાલ્પનિક ત્રિજ્યાની વ્યાખ્યા આપી છે તેથી આ વધુ કે ઓછું હશે તમે જેને ક callલ કરો છો તે બધા તબક્કાઓ ઇન્ડક્ટન્સ L તરીકે રહેશે તેથી તે ટ્રાન્સપોઝિશનનો ફાયદો છે તેથી હવે પછીનું એક છે તે એક છે 3 તબક્કો ડબલ સર્કિટ લાઇનનો તેથી આ કિસ્સામાં તે ફરીથી તેની કલમ 1 વિભાગ 2 અને વિભાગ 3 બરાબર છે તેથી અહીં તે abc છે મારો અર્થ તે ખરેખર ડબલ સર્કિટ લાઇન છેતેનો અર્થ એ કે દરેક તબક્કામાં ત્યાં 2 વાહક યોગ્ય છે તો a b c અહીં પણ બીજા કંડક્ટર્સ તબક્કો એ પછી બી પછી સી જમણું તેથી અને અંતર આ ac d1 છેતેનો અર્થ એ કે bb d1 પણ છે cc પણ cac એ પણ d1 છે તેવી જ રીતે તમારી a to b d2 ની બરાબર છે તેનો અર્થ એ કે b ટુ a પણ તેનો d2 છે કારણ કે સપ્રમાણતા અને a થી a એ d3 છે એનો અર્થ એ કે સી' થી સી પણ d3 છે અને આ કંડક્ટર a અને કન્ડક્ટર b અને D વચ્ચે એક અને બી અંતર વચ્ચે D તે જ રીતે કંડક્ટર સી બી અને બી થી સી તે D અને એ ટ સી સી છે D પ્લસ D હશે તેથી 2 ડી હવે પહેલાની જેમ જ જો આપણે જો આ બદલીએ તો તમે જેને આ કરો તે વિભાગ 1 છે આ વિભાગ 1 માં અત્યારે આ વિભાગ 2 માં તે cab c a b છે તેથી અહીં પણ તે છે કે ca બદલો b તો c ટુ c a ટુ a અને b ટુ b તેથી આ અહીં cab છે પણ cab છે પરંતુ દરેક તબક્કામાં 2 વાહક છે તેથી જ c થી c થી c a થી a અને તમારા b ટૂ b એ જ રીતે સેક્શન 3 માં તે bca છે હમણાં આપણે આને સમજાવીએ છીએ તેથી અહીં પણ bca તો b ટ b પછી a ટુ a અને c ટુ cતેનો અર્થ એ કે જો તે ડબલ સર્કિટ લાઇન પણ છે તો વિભાગ 1 વિભાગ 2 અને વિભાગ 3 આ ગોઠવણી હશે તેથી આ ખરેખર ડબલ સર્કિટ 3 ફેઝ લાઇનમાં વાહકની ગોઠવણી આકૃતિ 10 છે હવે 3 તબક્કાના ડબલ સર્કિટ લાઇનમાં દરેક તબક્કા માટે 2 સમાંતર વાહક હોય છે મેં તમને કહ્યું હતું કે એક અને ત્યાં 2 કંડક્ટર છે જે તેઓ બીબીમાં સમાન રીતે સમાન હોય છે સમાન રીતે સી અને સી માટે બરાબર સામાન્ય રીતે તે વધુ સામાન્ય વિશ્વસનીયતા અને ટ્રાન્સમિશન ક્ષમતાના ડબલ સર્કિટ 3 તબક્કાની રેખાઓ બનાવવી તે એક સામાન્ય પ્રણાલીનો છે કારણ કે દરેક તબક્કામાં જો તમારી પાસે સમાંતર જમણામાં 2 વાહક હોય તો તે પ્રથમ વસ્તુ છે ત્યાં તેઓએ પ્રતિકાર બતાવવો પડશે દરેક તબક્કામાં તે અડધી હશેબીજી વાત એ છે કે ઇન્ડક્ટન્સ એટલે રિએક્ટેન્સ તેથી દરેક તબક્કામાં 2 સમાંતર વાહક એટલે કે રિએક્ટન્સ ઇન્ડક્ટન્સ અડધા હશે તેથી રિએક્ટેન્સ પણ અડધો હશે તેથી તેનો અર્થ એ થાય કે જો તે એટલું છે કે તે ખરેખર મહત્તમ ટ્રાન્સમિશન ક્ષમતામાં વધારો કરે છે તેથી મહત્તમ ટ્રાન્સમિશન ક્ષમતાને વધારવા માટે તે એક રૂપરેખાંકન હોવું ઇચ્છનીય છે જેનું પરિણામ છે કે જે તબક્કા દીઠ લઘુતમ ઇન્ડક્ટન્સનું પરિણામ આપણે ઇચ્છતા હોઈએ છીએ લઘુત્તમ હોવું જોઈએ કારણ કે ટ્રાન્સમિશન સિસ્ટમનો પ્રતિકાર ખૂબ ઓછો છે મારો અર્થ ખૂબ તમારા પ્રતિક્રિયાની તુલનામાં ઓછું તેથી અમે ઇચ્છીએ છીએ કે ઇન્ડેક્શન ઓછું હોવું જોઈએ તેથી પ્રતિક્રિયા પણ ઓછી હશે તેથી આ શક્ય છે જો મ્યુચ્યુઅલ GMD ઓછું હોય અને સ્વ GMD વધારે હોય તો આપણે કોઈ જોયું નથી હું ફક્ત તે જ શબ્દ લઈ રહ્યો છું જ્યારે પણ જ્યારે તે અભિવ્યક્તિ આવે છે ત્યારે D m દ્વારા લ mગ લોગના કાર્યનો log આવે છે જો તમે D m ને ઓછું કરી શકો છો અને જો તમે D ઓ ને વધારી શકો છો તો તે D m છે D m નીચી છે અને ડીનોમિનેટર પર D ઓ D છે ઓનો અર્થ એ છે કે તે એક છે તે તમારા પર છે તમે ક લ કરો તેથી એકંદરે D ઓ વધુ છે D m નીચું છે D ઓ વધુ છે એકંદરે આ D m બાય D રેશિયો ખૂબ ઓછો હશે તેથી આ જથ્થો ઓછો હશે તેથી જો તમે કરો છો તેથી ઇન્ડક્ટન્સ ઓછું થશે તેથી જ જો મ્યુચ્યુઅલ GMD ઓછું હોય અને સ્વ GMD વધારે હોય તો જ તે શક્ય છે તેથી જ તેથી તે આકૃતિ 10 મેં તમને ડબલ સર્કિટ 3 તબક્કા લાઇનના પ્રસારણ ચક્રના 3 વિભાગો બતાવ્યા હવે ઇન્ડક્ટન્સની ગણતરી કરવા માટે D ઇએક અથવા ભૌમિતિક સરેરાશ અંતર GMD નક્કી કરવું જરૂરી છે પ્રથમ તમારે યોગ્ય શોધવું પડશે અને પછી સ્વ GMD બંને બાબતો તમે તેને શોધવા માટે છે પ્રથમ GMD અને પછી સ્વ GMD હવે આ કરવા માટે મારે ફરીથી આ આકૃતિ પર જવું પડશે બરાબર હવે તમે પહેલાં જાણો છો કે આપણે જોયું છે કે D eq D ab માં D bc માં D ca હશે એક પાત્ર ત્રીજા એટલે કે સમીકરણ 71 કહેશે D abઆનો અર્થ એ છે કે ટ્રાન્સપોઝિશન ચક્ર પર વિભાગ 1 અને b 1 વચ્ચેના તે મ્યુચ્યુઅલ GMDતેથી જો તમે જોશો કે D ab તે તમારા a b બરાબર છે તેથી તમે તે જ છો જેને તમે અબ અને અબ વચ્ચે જમવાનું લેશો તે મૂળભૂત રીતે તે તબક્કો એ અથવા D અબ વચ્ચે હશે તબક્કો એ અને તબક્કો બી તેથી ફક્ત તમારે તમારા એબી અને બી ને ધ્યાનમાં લેવું પડશે તેથી ડબ ડબ એ બરાબર છે અને પછી તમે જેને તમે ડબ કહો છો તે ખરેખર આ કંઈક હશે જો હું સમજાવું તો તે સ્પષ્ટ થઈ જશે ફક્ત પકડી રાખો જરા પકડો ધારો કે તમારો D ફક્ત એક જ હું તમને બતાવી રહ્યો છું ધારો કે તમારી પાસે ડબને શોધવાની ઇચ્છા છે Dab બરાબર છે તો બરાબર છે હું તમારી રીતે બનાવું છું Db બરાબર છે પહેલા તમે એક બી લો કહો કે હું તમને આપું છું કે આ તમારો નાનો પ્રત્યય છે પછી d a થી b' માં ફરીથી આ એક D'b આવી રહ્યું છે કારણ કે તે તબક્કો એક અને બી તબક્કોમાં જ બે વાહક તબક્કા બી બે વાહક હશે તેથી તે Dab કરશે અને તેમાં Da'b થશે જમણું હવે આ Db તમારું Db બરાબર D જેટલું છે આ અંતર D છે તેથી તે મૂડી D ને બદલે મૂડી D જ હશે અને તમારા Db Db d2 ની બરાબર છે તેથી તે d2 બરાબર છે પછી Dab તેથી Da'b ફરીથી તે D Dab છે તેથી ફરીથી તે D અને D'b છે અને અહીં તે શક્તિ 4 પર 1 હોવી જોઈએ કારણ કે 1 2 3 4 તેથી તે તમારા 1 દ્વારા 4 બરાબર હશે અને D અને dab da જ્યારે તે ગયા dab dab બરાબર છે માફ કરશો dab dab આ ab' અને a'b છે અને તેઓ એક સમાન છે સપ્રમાણ તેઓ સમાન ab છે તેથી તમારા d2 ની બરાબર હોવી જોઈએ અને abતેનો અર્થ એ કે આ શક્તિ 14 ની d ની બરાબર છે તેનો અર્થ એ કે તે આવી રહ્યું છે જે તમારી D D સ્ક્વેર અને d2 ચોરસ પાવર 1 બાય 4 થી D ની બરાબર છેd2 અડધા તેનો અર્થ એ કે જો તમારી પાસે તમારી પાસે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ તો તે વસ્તુઓ સરળ હોવી જોઈએ જે તમારો ડબ ખરેખર ડબ બરાબર છે તે પછી dab' dab' તે બરાબર D 2 છે પછી તમારા da'b da'b જે તમારી ab ની બરાબર છે જે તમારા d2 ની બરાબર છે અને dab dab ab જે પણ મૂડી D તેથી જુઓ કે ત્યાં કેટલી બધી પરસ્પર સંભાવનાઓ છે 1 2 3 4 તેથી તે 1 પર 4 હશે તેથી આખરે તે D d 2 પાવર પર આવે છે અડધા એનો અર્થ છે તેથી જ મારી પાસે છે અહીં લખ્યું છે કે તમારી D D 2 થી 1 બાય 4 પાવર અડધા D D 2 ની બરાબર છે તેથી D ab તેથી D ab અને D bc તે સમાન રહેશે કારણ કે a અને b અહીં થઈ રહ્યું છે b અને c એ અને b ફક્ત આ પ્રદેશમાં જ થાય છે તેવી જ રીતે તમારા b અને cb અને c તે આમાં થઈ રહ્યું છે ક્ષેત્ર તેથી સમાન સપ્રમાણ તેથી D bc D ab બરાબર D bc D D 2 આ બે સમાન છે હવે જ્યારે તમે D ca વિશે વિચારો છો તે તે છેતેનો અર્થ એ કે અહીં તે એક Dca ac' a'c છે D ca તે કિસ્સામાં તે આ કંઈક હશે હવે તમે તમારા Dca ને બરાબર લેશો તેથી તે કિસ્સામાં શું થશે કે તમારા D ca D ca આ એક સમાન છે તેથી તે પ્રથમ છે કે મારે તમારા dac dac ને જ લેવો પડશે પછી તમારો જેને તમે ac dac' તે પછી તમારા D તમારા જ્યારે તે ચાલ્યા ગયા એસી પછી અહીં જુઓ પછી dca' એ અને હવે પછીનું તમારું છે a2 a2 dac પછી dac પછી dca એજ વસ્તુ છે અને તમારું dca તેથી તે કિસ્સામાં તમારી સમાન બાબત તે dac તમારા 2 D જેટલી હશે dac 2 D હશે આ કુલ અંતર dac' d1 હશે D તમારી c અહીં તે dcac અને dc'a' છે પછી dca dca ca'd જ્યાં તે ca' ગઈ છે તે પણ D 1 છે અને તે 2D નો પણ છે 1 દ્વારા 4 દ્વારા 4 થી પાવર 1 બાય 4 છે તેથી આખરે તે પાવર અડધાથી D 1 માં 2 D હશે તેથી અહીં પણ તે 2 D D 1 પાવર પર અડધા જમણા આવે છેઆનો અર્થ એ છે કે આ રીતે હું માનું છું કે જ્યારે તમે બધાની ગણતરી કરી શકશો આ બાબતો યોગ્ય છે કે Dab Dbc Dca ત્યાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં ફક્ત તમે બધી સંભાવનાઓને ધ્યાનમાં લો જો કંડક્ટર 2 તબક્કામાં હોય તો તેથી આખરે Dca પાવરના અડધા માં 2D d1 હશે આ Dab Dbc Dca આ બધા અભિવ્યક્તિઓ તમે આ સમીકરણો 71 માં મૂક્યા છે તેથી આ કિસ્સામાં જો તમે તેને મૂકશો તો D eq D D 2 ની બરાબર છે D D 2 માં પાવર અડધાથી 2 2 D મૂડી D D 1 માં પાવર અડધી સંપૂર્ણ પાવર 1 પર 3 પર 1 તેથી સરળીકરણ પછી D ઇક્યુ 2 દ્વારા પાવર 1 દ્વારા 6 દ્વારા D પછી પાવર અડધા પછી D 2 ને પાવર એક તૃતીયાંશ અને D 1 ને પાવર 1 6 આ સમીકરણ 72 છે તેથી તેથી બધા ચક્ર ફક્ત તમામ ચક્રમાં કે જે કંડક્ટર ખરેખર તેમની સ્થિતિને બદલતા હોય છે તેથી D eq અન્ય 2 ભાગો માટે સમાન રહેશે મારે પણ આ 2 વિભાગોનો અર્થ એ પણ છે કે D eq સમાન રહેશે તેથી ટ્રાન્સપોઝિશન Deq પછી પણ બદલાશે નહીં તે વિભાગ 1 ની જેમ જ રહેશે તેથી વિભાગ 2 Deq અને વિભાગ 3 Deq સમાન રહેશે હવે આ પછી સમકક્ષ સ્વ GMD Ds ઓ શોધવા પડશે તેથી તે આપી શકાય છે કારણ કે Ds સમાન છે D sa સ્વ GMD તબક્કો a માટે D sb એટલે સ્વ GMD તબક્કો b માટે અને D sc એટલે સ્વ GMD તબક્કો c માટે એક તૃતીયાંશ પાવર માટે આ સમીકરણ 73 છે તેથી મેં અહીં તબક્કો એ માટે લખ્યું છે D sa તબક્કો એ વિભાગના ૧ માં સ્વ GMD બરાબર છે તે છે કે કંડક્ટર્સ એ અને માત્ર a' તેથી તે કિસ્સામાં D sa જો તમે આ તરફ ધ્યાન આપશો તો બરાબર જો તમે આ માટેનો એક જોશો તો તે તમારા માટે માત્ર એક તબક્કો છે તેથી તે કિસ્સામાં એક મારો મતલબ છે કે જો તમે આ Dsa જેમ લખશો જો તમે આ લખશો તો હું તેને આ રીતે કહીશ પછી daa daa' એ તમારા daa માં પછી daa' આ રીતે da'a તમારા a'da'દ્વારા 4 માં મૂકી હવે આ કંડક્ટરને આ બધા તબક્કાઓ m ધારીને કે તેમની પાસે ત્રિજ્યા જેવું જ છે તેમની પાસે સમાન ત્રિજ્યા છેએનો અર્થ એ કે daa એ તમારા r' હશે પછી તે daa' da થી a' તે તમારું D 3 હશે પછી da'a da'a ફરીથી તે D 3 અને ફરીથી ડાએ હશે તેનો અર્થ ફરીથી r પાવર 1 બાય 4 થી થાય છે એનો અર્થ એ કે આ r r નો અર્થ થાય છે r ચોરસ અને d3 d3 d3 ચોરસઆનો અર્થ એ કે આ ખરેખર પાવર અડધાથી r3d3 બનશે તેથી આ રીતે તમે તમારા સ્વયં GMDનો તબક્કો શોધી શકશો એ જ રીતે તબક્કા બી માટે પણ તે જ વસ્તુ પાવર અડધા ભાગ પર આવશે અને તે જ રીતે જ્યારે આપણે D સી સી એ જ રીતે શોધીશું ત્યારે તે તમારું શક્ય બનશે જે 4 શક્યતાઓમાં આવશે પરંતુ તે આર બનશે ચોરસ D 3 ચોરસ તેથી આખરે પાવર અડધા ભાગ 3 તેથી D સા D એસબી અને D એસસી આ self સ્વ GMD છે જે તમને યોગ્ય લાગ્યું છે અને પછી તમે તે અવેજી D એસની બરાબર છે તમે આ અભિવ્યક્તિમાં છો કે તમે અહીં આ અભિવ્યક્તિના સમીકરણમાં બદલો છો D સા D એસબી અને D એસસી એક તૃતીયાંશ શક્તિ માટે અહીં તમે અવેજી કરો છોજો તમે અવેજી કરશો તો પછી તમે આ અભિવ્યક્તિ મેળવશો D એ બધી વસ્તુને પાવર પર એક તૃતીયાંશ લખવા અને પછી સરળ બનાવવાની બરાબર છે તેથી D s પાવર અડધા પછી r1 ની બરાબર છે પછી D 1 થી 6 પર 1 અને D 3 થી ત્રીજી પર 1 આનું સમીકરણ છે 74 D ઓ પણ દરેક ટ્રાન્સપોઝિશન ચક્રમાં સમાન રહે છે કારણ કે તે સ્થિતિ બદલાય છે પરંતુ ત્યાં D માં પણ કોઈ ફેરફાર થશે નહીં યોગ્ય D m અને ડીનો અન્ય ચક્રમાં કોઈ ફેરફાર થશે નહીં તેથી ટ્રાન્સપોઝિશન ચક્ર ઉપર તેથી તેઓ સમાન રહેશે તેથી તમારે અન્ય 2 ચક્ર માટે તમારા D m અને D ઓની ગણતરી કરવાની જરૂર નથી તેથી એકવાર તમને D m અને D મળી ગયા તેથી તેનો અર્થ એ કે તે તબક્કે સૂચક સૂત્ર પછી તમે જાણો છો કે L 0 4605 લોગ D ઇએક D ઇએક ઓન D ઓ મિલિહેનરી કિલોમીટર બરાબર છે તેથી D eq અને D ઓ તમે અવેજી કરો છો અહીં તમે અવેજી કરો છો અને તે પ્રતિ કિલોમીટર મિલિહેનરી હશે તેથી સરળીકરણ પર તે 0 4605 log 2 પાવર 1 પર 6 પર D પછી આર ડી પાવર અડધા D 2 પર D 3 થી પાવર એક તૃતીયાંશ મિલિહેનરી દીઠ કિલોમીટર છે તો આ એક બરાબર છે ફરીથી લખી શકાય છે કેમ કે L કૌંસ માં અડધા બરાબર છે Ls બાદબાકી M આ સમીકરણ 75 બરાબર આ રીતે આપણે આ લખીએ છીએ અર્ધ Ls બાદબાકી M જમણા બાદબાકી M એનો અર્થ એ કે આ ભાગ Ls નો અડધો ભાગ આ ભાગ Ls નો છે Ls 0 4605 લોગ 2 ની બરાબર છે એક તૃતીયાંશ પાટનગરમાં D દ્વારા r દ્વારા આ તમારું Ls છે અને આ પરસ્પર તે બાદબાકી લેવામાં આવે છે એમ m 0 4605 લોગ રહો તે પછી D 3 દ્વારા D 3 થશે કારણ કે આ બાદબાકી ચિહ્ન અહીં છે તેથી તે D 3 બાય D 2 વીજળી દીઠ બે તૃતીયાંશ મિલિહેનરી પ્રતિ કિલોમીટર હશે